શું આપ જાણો છે કે હાલ આપણે બધા ક્યાં છે આ એશિયાના શ્રેષ્ઠ ટ્રેક અને ક્ષેત્ર તાલીમ સ્થાનોમાંથી એક છે માટે જ આપણે અહીંયા છીએ આપણે અહીં વિશ્લેષણાત્મક સાધન વિષે ચર્ચા કરવા માટે મળ્યા છે મૂળભૂત કારણ ને સરળતા પૂર્વક શોધવા માં એ આપને ખૂબ સહાયરૂપ થશે તો આ બાબત હું આપને એક વાર્તા ના માધ્યમ દ્વારા સમજાવવા માંગુ છું મારો એક વિદ્યાર્થી જે નિયમિત રીતે વર્ગમાં મોડો આવતો હતો તો મેં રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગ કર્યો કટાક્ષ તેને તમામ ટુચકાઓ માં નિશાન બનાવ્યો તેને ધમકી આપી કે હું તેને તેટલી હાજરી આપીશ નહીં અને એવું બધું આમાંથી કશું કામ ના લાગ્યું મને થયું કે હું પદ્ધતિબદ્ધ વ્યક્તિ છું અને મારે આ સમજવાની આવશ્યકતા છે અહીં ખરેખર શું થઇ રહ્યું છે ત્યારે મને થયું કે હું બહુવિધ વ્હાય વિશ્લેષણ અથવા 5 વ્હાયસ વિશ્લેષણ નામના સાધનનો ઉપયોગ કરીશ આ સાધન ખૂબ સરળતાપૂર્વક કાર્ય કરે છે જેમ કે 5 વર્ષનું બાળક બહુવિધ વખત કારણ પૂછે આ સાધનનો સારાંશ એ જ છે લગભગ 70 ના દાયકામાં ટોયોટા દ્વારા આ લોકપ્રિય બનાવાયું તે ખૂબ અસરકારક છે કારણ કે તેનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે તો હું આ વિશેષ વાર્તા પ્રસ્તુત કરીશ તો આ વ્યક્તિ વિદ્યાર્થી મારા બધા વર્ગોમાં મોડો કેમ હતો ખબર પડી કે તે મોડો સુઈ જતો હતો અને આ જ વર્ગમાં તેના મોડા આવવાનું મુખ્ય કારણ હતું હવે પ્રશ્ન એ આવે છે કે તે કેમ મોડો સુઈ જાય છે તેણે ઘણા અને ઘણા બધા અસાઈન્મેન્ટ સમાપ્ત કરવાના છે અને આથી તે મોડો સૂએ છે હવે એક સવાલ ઉભો થાય છે શા માટે તેને ઘણા અને ઘણાબધા અસાઈનમેન્ટ સમાપ્ત કરવાના છે વારું તે એક વિલંબ કરનાર વ્યક્તિ હતો બધા અસાઈનમેન્ટ સમયસર કરવા માટે તેની પાસે શિસ્ત કે સમય ન હતો તેણે વિલંબ કર્યો અને બધું જ અંતિમ મુદત પર ગયું અને તેથી જ તે વર્ગમાં મોડો આવ્યો કારણ કે તે મોડે સુધી જાગ્યો હવે તે શા માટે વિલંબ કરતો હતો તેના અભ્યાસક્રમના ભારના કારણે અને તે તેની ટેવ હતી જેના કારણે વિલંબ કરતો થઈ ગયો આપણે ફરી ત્યાંથી શરૂઆત કરી કે તે વર્ગમાં શા કારણે મોડો હતો ખૂબ સરળ વાત આપણે તેની વ્યક્તિગત આદત પર આવીએ છીએ તો આ સાવ સરળ દ્રષ્ટાંત છે કે આ 5 વ્હાયસ કઈ રીતે કાર્ય કરે છે આપ પણ પ્રયાસ કરી શકો છો જેથી રહસ્યના મૂળ સુધી પહોંચી શકાય